કન્ડકશન દ્વારા હીટ ટ્રાન્સફર આ હીટ ટ્રાન્સફર મિકેનિઝમ છે જ્યાં હીટ શરીરના ગરમ ભાગમાંથી શરીરના ઠંડા ભાગ સુધી નક્કર પદાર્થ દ્વારા વહે છે આ બ્લોકને ધ્યાનમાં લો જેનો ક્રોસ સેક્શન એરિયા A છે જેના દ્વારા હીટ પાવર q વહે છે જે હીટ પાવર Q ભાગ્યા ક્રોસ સેક્શન એરિયા A છે એ ગરમ સપાટી T1 પર છે ઠંડી સપાટી T 2 છે અને કલોકની જાડાઈ Δx છે હવે q એ h ગુણ્યા T1 માઈનસ T2 છે જે h ગુણ્યા ΔT ના સબંધ થી મેળવવવા માં આવે છે આ થર્મલ ગુણાંક સંબંધ છે જ્યાં h થર્મલ ગુણાંક છે હવે બીજું એક પરિમાણ K છે જે સાહિત્યમાં અને ફિઝિક્સ કોષ્ટકોમાં વ્યાખ્યાયિત થયેલ છે તેને થર્મલ વાહકતા કહેવામાં આવે છે થર્મલ વાહકતાને થર્મલ ગુણાંક h ગુણ્યા Δx તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે Δx એ આ બ્લોકની જાડાઈ અથવા તે બ્લોકની લંબાઈ છે જે એક મીટર દીઠ કેલ્વિન દીઠ હીટ પ્રવાહ દિશા વોટ સાથે માપવામાં આવે છે તેથીથર્મલ વાહકતા k Δx દ્વારા થર્મલ ગુણાંક h આપવામાં આવે છે તેથી અહીં k Δx ને સ્થાનાંતરિત કરીને તમે જોશો કે વિશિષ્ટ પાવર q એ k ΔT Δx ની બરાબર છે હવે આ હીટ ફ્લો રેટ સમીકરણ અથવા ફ્યુરિયર લો છે જો તમે બ્લોકના ક્રોસ સેક્શન એરિયા દ્વારા ગુણાકાર કરો છો તો તમને Q મળશે જે K ગુણ્યા A ગુણ્યા ΔT Δx છે અને અહીંથી તમે જોઈ શકો છો કે Rθ થર્મલ રેઝિસ્ટન્સ Δx kA સિવાય કંઈ નથી અવલોકન કરો કે થર્મલ રેઝિસ્ટન્સ ક્રોસ સેક્શન એરિયાના ઉર્જા હીટના પ્રવાહના ઓર્થોગોનલના વ્યસ્તપ્રમાણમાં છે તેથી ક્રોસ સેક્શન એરિયા જેટલું વધારે છે તેટલું થર્મલ રેઝિસ્ટન્સ વધારેહશે અને તે મટેરીયલ દ્વારા હીટનું વહન વધુ સારું રહેશે તેથી હીટ સિંક માં તેમની પાસે આરામદાયક ફિન્સ છે કારણ કે તેના કદ માં વધારો કર્યા સિવાય ક્રોસ સેક્શન એરિયા એ હીટ શક્તિના પ્રવાહમાં વધારો કરે છે તેથીફિન્સ ખરેખર મોટા ક્રોસ સેક્શન એરિયા આપે છે અને પરિણામે હીટ સિંક ઓછા થર્મલ રેઝિસ્ટન્સ ધરાવે છે તેથી વધુ એરિયા વધુ સારું થર્મલ રેઝિસ્ટન્સ હશે નીચું થર્મલ રેઝિસ્ટન્સ હશે તેથી આ સંબંધ q kA ΔT Δx જ્યાં R થર્મલ રેઝિસ્ટન્સ Rθ Δ x kA એ વહન દ્વારા હીટના સ્થાનાંતરણમાં ખૂબ મહત્વપૂર્ણ સંબંધ છે તેથી વાહક દ્વારા હીટ ટ્રાન્સફર આ તે જ છે જે સામાન્ય રીતે સાહિત્ય ઉપયોગ કરે છે જ્યાં K ને થર્મલ વાહકતા કહેવામાં આવે છે થર્મલ ગુણાંક ગુણ્યા Δx હવે તે મટેરીયલ પ્રોપર્ટી છે તેથી k 410 ચાંદી માટે મીટર દીઠ કેલ્વિન દીઠ વોટ માં તે તાંબુ માટે 385 છે એલ્યુમિનિયમ માટે 211 સ્ટીલ માટે 47 6 કાચ માટે 1 05 છે તમે જુઓ કે તે કાચ માટે ઓછું છે તેથી કાચ એક સારા થર્મલ ઇન્સ્યુલેટર છે હજી વધુ સારું થર્મોકોલ જે તમને સામાન્ય રીતે મળ્યું હોય અને પેકિંગ મટીરીયલ હોય અને તે ખરેખર થર્મોકોલ માટે પોલીયુંરેથીન 0 025 છે અને એર 0 026 છે તેથી તમે જોયું કે એર થર્મોકોલ ગ્લાસ એ ખૂબ જ સારા થર્મલ ઇન્સ્યુલેટર છે અને તે ઉચ્ચ બાજુએ છે જ્યાં k મોટા મૂલ્ય ધરાવે છે તે બધા હીટના ખૂબ જ સારા વાહક છે તેથી જ્યાં તમે ઇચ્છો કે શક્ય તેટલું ઓછું રેઝિસ્ટન્સ સાથે હીટ ઝડપથી પસાર થાયત્યાં તમારે થર્મલ વાહકતા મૂલ્યોનો ઉપયોગ કરવો પડશે જે વધારે છે અને જો તમે હીટ જાળવી રાખવા માંગતા હો તમે હીટને પસાર થવા માંગતા નથીતો ઓછી થર્મલ વાહકતા ધરાવતી મટેરીયલ વાળા પેકેટ વાપરવા પડશે